એનિમલ સેલ કલ્ચર પર ના વ્યાખ્યાન શ્રેણીમાં ફરી થી સ્વાગત છે તેથી આપણે 6 અઠવાડિયામાં છીએ અને આપણે આપણું ચોથું વ્યાખ્યાન શરૂ કરી રહ્યા છીએ તેથી જો તમને સપ્તાહ 5 માં છેલ્લું વ્યાખ્યાન યાદ હોય તો આ તે છે જ્યાં આપણે અટકી ગયા હતા અને મેં તમને કહ્યું હતું કે તમે તે ભૂલતા નહિ કારણ કે માઇલિનેશન ને સમજ્યા પછી આપણે ટૂંક સમયમાં પાછા ત્યાં આવીશું તેથી તમારી પાસે પુખ્ત હિપ્પોકેમ્પલ વિભાજીત કોષો છે તમારી પાસે ઇન્ટરર્ન્યુરોન્સ પિરામિડલ કોષો છે તમારી પાસે એસ્ટ્રોગ્લિયા છે તમારી પાસે ઓલિગોડેન્ડ્રોસાઇટ છે તેથી હવે જ્યારે તમે પુખ્ત વયના પેશીઓ મેળવો ત્યારે આ કોષોને કેવી રીતે અલગ કરી શકાય છે તે આપણે અહીંથી તેની રીતે શરૂ કરીએ છીએ તેથી આ તે છે જે તમે મેળવવા જઇ રહ્યા છો પેશીનો ટુકડો જે હિપ્પોકેમ્પલ ચેતાકોષ છે તેથી તમે તેને પ્રાપ્ત કરી રહ્યા છો સૌ પ્રથમ તમારે વ્યક્તિગત રીતે કોષોને અલગ કરવા પડશે અને તમારે ફરીથી સંપર્ક સ્થાપિત કરવો પડશે તેથી આ તે વસ્તી છે જે તમે પિરામિડલ કોષો મેળવી રહ્યા છો ઇન્ટર્ન્યુરોન્સ એસ્ટ્રોગલિયા ઓલિગોડેન્ડ્રોસાઇટ સૌ પ્રથમ તમે આ કોષોને અલગ કરો અને આપણે વિભાજન પ્રોટોકોલ વિશે વાત કરીએ પછી એકવાર તમે આ કોષોને અલગ કરી દીધા પછી તમે કોષોમાં કેવી રીતે અલગ થઈ શકો આપણે સપ્તાહ 6 ના વ્યાખ્યાન 4 W 6 L 4 માં છીએ તેથી હવે હું એક રીત પર આવીશ આપણે પુખ્ત હિપ્પોકેમ્પલ ન્યુરોન મેળવવાની અને આપણે કેવી રીતે અલગ કરવાના છીએ તેની વાત કરીએ તેથી ફરીથી મને પિરામિડલ ન્યુરોન્સ ઇન્ટરન્યુરોન્સ ઓલિગો ડેન્ડ્રોસાઇટ્સ ની નોંધણી કરવા દો તમારી પાસે માઇક્રો ગ્લિયા હશે એસ્ટ્રોસાઇટ્સ હશે તેથી કોષ અલગ કરવાની એક સરળ રીતને ઘનતા વાળું સેન્ટ્રીફ્યુગેશન કહેવામાં આવે છે જે ખરેખર ઘનતા વાળું સેન્ટ્રીફ્યુગેશન છે તેથી જ્યારે તમે આમાંના દરેક કોષો ને અલગ કરો છો ત્યારે સૌ પ્રથમ એ જોવાનો પ્રયાસ કરો કે જ્યારે તમે તેમને અલગ કરો ત્યારે વસ્તીના કદમાં શું તફાવત હશે તેથી ઉદાહરણ તરીકે જ્યારે તમે પિરામિડલ ચેતાકોષો વિશે વાત કરો છો ત્યારે આ વિઘટન પછી જ્યારે તે બધું ગુમાવી દેશે જો તે પુખ્ત વયના હોય તો આપણે તેની બધી પ્રક્રિયાઓ ગુમાવી દીધી છે તે આની જેમ કંઈક હશે તમે ઇન્ટર્ન્યુરોન જોશો તેનાથી વિપરીત તમે સહેજ નાના કદના જોશો જ્યારે તમે ઓલિગો જોશો તો તેઓ ઘણા નાના હશે માઇક્રોગ્લિયા તમે જોઈ શકશે નહીં ખરેખર આ ખૂબ નાનું હશે અને પછી તમારી પાસે એસ્ટ્રોસાયટ્સ છે જે સમાન પ્રકારનાં છે ઓલિગોડેન્ડ્રોસાઇટ માટે અને રસપ્રદ રીતે વિકાસની પ્રક્રિયામાં આ અલગ અલગ સમયે રચાયા છે તેથી વિકાસની પ્રક્રિયામાં બીજા શબ્દોમાં કહીએ તો આ જુદા જુદા સમય બિંદુઓ પર રચાયા છે તેથી તેમની જરૂરિયાતો પણ હવે અલગ છે અને ત્યાં જવાનો સૌથી સહેલો રસ્તો છે તેથી આ દરેક કોષોમાં તેમની ઘનતાના આધારે અલગ અલગ ઘનતા હશે જે આવશ્યકપણે જથ્થાના ગુણોત્તર નો સમૂહ છે તમે આ કોષોને અલગ કરી શકો છો જે કરવાનું છે તે એક ઘનતા વાળું સ્તંભ બનાવવાનું છે તો ઘનતા વાળું સ્તંભ શું છે તમારી પાસે કેટલાક તટસ્થ પ્રવાહી છે તે સુક્રોઝ હોઈ શકે છે તે નવા માંથી હોઈ શકે છે તે છેલ્લા 10 વર્ષથી ઉપયોગમાં લેવાતા માંથી પણ એક હોઈ શકે છે તેથી આવા ઘણા પરમાણુઓ છે જે સુક્રોઝ ને ઓસ્મોલેરિટી સાથે ચોક્કસ સમસ્યાઓ નથી જોકે ઓપ્ટી પ્રેપ ની સરખામણીમાં જે ઘનતા વાળા માધ્યમથી તમારી સાથે વ્યવહાર કરવા માટે ખૂબ સરળ છે તેથી તમે વિવિધ ઘનતાના આ દ્રાવણો બનાવી શકો છો ઉદાહરણ તરીકે તમે કેટલાક યોગ્ય બફર D 5 D 6 સાથે મિશ્રણ કરીને ઓપ્ટી પ્રેપ ઘનતા 1 ઘનતા 2 ઘનતા 3 લો છો તેથી ચાલો આપણે આ સરળ ઉદાહરણ લઈએ કે હું 4 અલગ અલગ ઘનતા બનાવું છું હું ઓપ્ટી પ્રેપ લઉં છું હું સુક્રોઝ લેતો નથી કારણ કે ત્યાં સમસ્યાઓ છે અને હું તેમાં પ્રવેશવા માંગતો નથી હું ઓપ્ટી પ્રેપ ની x રકમ લઈશ અને હું બફરનો ઉપયોગ કરીશ જ્યાં ન્યુરોનલ કોષો ટકી રહેશે અને બફરની માત્રા તેથી હું તેમને ચોક્કસ ગુણોત્તરમાં મિશ્રિત કરું છું અને હું ચોક્કસ ઘનતા હાંસલ કરું છું જેને હું ઘનતા 1 કહું છુ હવે હું તેમને બીજા ગુણોત્તરમાં મિશ્રિત કરું છું હું ઘનતા 2 હાંસલ કરું છું અને ધારો કે 1 ની ઘનતા 2 કરતા વધારે છે તેથી તેનો અર્થ 2 ઘનતા શું હશે હું ઓછી ઘનતા મેળવી રહ્યો છું પછી હું કંઈક નવી ઘનતા બનાવું છું હવે ઘનતા 1 ઘનતા 2 ઘનતા 3 પછી મને બીજી એક ઘનતા 4 મળે છે અને હું તેમને નાની માત્રામાં ભેળવી રહ્યો છું કદાચ એક મિલી ઘટ્ટ માત્ર 1 મિલી તેથી પછી મને ઘનતા 1 મળે છે ઘનતા 2 ઘનતા 3 અને ઘનતા 4 મળે છે તેથી ચાલો આપણે ફક્ત 4 ને વળગી રહીએ તેથી હવે હું એક પાઇપેટ લઇશ અને તેના પર હું સૌથી વધુ ઘનતા વાળું 1 મિલી લેયરિંગ કરીશ અને આ લેયરિંગ ખૂબ ધીમેથી કરીશ તેથી ઘનતા 1 ટોચ પર અને આ લેયરિંગ કેમ કરવું તે શીખવા માટે મને ઘણો સમય લાગ્યો તે એકદમ અજમાયશ અને ભૂલ જેવું છે તેથી જ્યારે પણ તમે તેને સામાન્ય રીતે હું જે રીતે કરું છુ તે રીતે તમે પાઇપેટ પકડી રાખો અને તમે ત્યાં પ્રવાહીને મુકો છો પરંતુ વાસ્તવમાં આ ઘનતા ઢાળ તે રીતે ન થવું જોઈએ જે રીતે કોઈએ આ કરવું જોઈએ તે આ ઘનતા ઢાળએ છે કે તમે આના જેવું આખી વસ્તુ લગભગ એકદમ તીવ્ર ખૂણા પર રાખો કે વધુ ખૂણો શૂન્ય પર બંધ કરવાનો પ્રકાર છે જો તમે ખરેખર તેને પકડી શકો તો આ પ્રેક્ટિસ દ્વારા આવે છે ત્યાં બીજું કાઈ નથી તેમાં કોઈ વિજ્ઞાન નથી લગભગ આ જે છે તે શ્રેષ્ઠ છે વધુ તીવ્ર કોણ તમે તેને આડી અનામત બનાવી શકતા નથી તે બહાર વહે છે અને અહીં ખૂબ જ સાંકડી બોર પાઇપેટનો ઉપયોગ કરવો અને ખૂબ જ ધીમે થી કરો અને આ સ્તરને આના જેવું બનવાથી અટકાવો તેથી આ તે છે જ્યાં તમારી પાઇપેટ ટીપ છે તમે ખરેખર નીચે કરી શકો છો જો તમારી પાસે તે જગ્યા હોય અને ધીમે ધીમે તમે તેનું સ્તર કરો તેથી તમે તમને જે મળે છે તે આ એક સ્તર છે અને તમારે તેને સહેજ ધીરે ધીરે નમેલું રાખવું પડશે અને તેને અંદરથી સ્થિર થવા દો પછી આગલું સ્તર મૂકો આ તમારી ઘનતા 1 છે અને આ ઘનતા 2 છે પછી તમે ટોચ પર મૂકો તે ઘનતા 3 અને તે ખૂબ ધીમેથી કરવું પડશે મારા પર વિશ્વાસ કરો આ કાય સરળ નથી પછી તેની ટોચ પર તમે શું મેળવો છો ફરી એકવાર ઘનતા 3 પછી તમારી પાસે ઘનતા 4 છે તેથી તમે જુદી જુદી ઘનતા ના લેયરિંગ કરો છો જ્યાં સૌથી વધુ ઘનતા અહીં આવે છે અહીં બીજી સૌથી વધુ અને અહીં ત્રીજી સૌથી વધુ ઘનતા છે તેથી ટોચ પર તમારી પાસે હળવી છે જે સૌથી હળવું છે હવે તેની ઉપર તમારી પાસે આ વિખેરાયેલા કોષો છે તમે ચોક્કસ પ્રકારના બફર માં આ વિવિધ પ્રકારના કોષોને અલગ કરી દીધા છે અને મેં તમને આ સ્તરો બનાવવા કહ્યું છે તેથી ઉદાહરણ તરીકે સ્તર 1 સ્તર 2 સ્તર 3 અને સ્તર 4 તેથી તમે આ સ્તર આ સ્તર ની ઉપર બનાવો છો તમે કહો છો કે જો તમે આ સ્તર 4 મિલી અથવા 6 મિલી હશે તો હું તેને તમારા પર છોડી દઈશ કારણ કે તે કોષ ના બીજા પ્રકાર પર આધાર રાખે છે જો તમે સ્વાદુપિંડના કોષો નો ઉપયોગ કરી રહ્યા છો તો તમારે લેંગરહન્સના ટાપુ જેવા અને તે તમામ વસ્તુઓને અલગ કરવાની જરૂર છે જે તમારે એક અલગ પ્રકાર ના લેયરિંગ માટે જરૂરી છે પરંતુ તર્ક સમાન છે અથવા તમે સ્તરના કોષોનો ઉપયોગ કરી રહ્યા છો અથવા તમે ફેફસાં અથવા કિડનીના કોષોને અલગ કરવા માંગો છો તો વિવિધ સાંદ્રતાની જરૂર પડશે પરંતુ ઘનતા ઢાળ સેન્ટ્રીફ્યુગેશન નો તર્ક સમાન રહે છે અને મારા માટે ન્યુરોનલ કિસ્સો પસંદ કરવાનું કારણ તે આ પ્રકારના ઘનતા ઢાળ સેન્ટ્રીફ્યુગેશન ના ઇતિહાસમાં છેલ્લું છે જ્યાં તેઓ અગાઉના ઘનતા ઢાળ સેન્ટ્રીફ્યુગેશનનો ઉપયોગ અન્ય કોષના પ્રકારો માટે કરી રહ્યા છો તેથી આ ઘનતા ઢાળ સ્તંભ પર તમે શું બનાવશો જે મેં તમને પૂછ્યું હતું કે તમે ઘનતા ઢાળ સ્તંભ બનાવો છો અને ઘનતા ઢાળ સ્તંભ શું છે આ ઘનતા ઢાળ સ્તંભ છે જે આપણે હવે ઘનતા ઢાળ સ્તંભની ટોચ પર બનાવ્યું છે આ વિખરાયેલા કોષ તમે તેની ઉપર ખૂબ જ પાતળા પડ બનાવો છો તેથી આ તે કોષો છે જેને તમે અલગ કરવા માંગો છો અને તેમાં મોટા કોષો નાના કોષો અને તેમનું મિશ્રણ છે હવે વધુ એક વાત હું તમને ખરેખર ઘનતા કેટલી છે તે જાણવાનું કહીશ નહીં પરંતુ છેલ્લાં 56 વર્ષોથી લોકો આ તકનીક નો ઉપયોગ કરે છે જ્યાર થી બજારમાં આ તકનીક સૈદ્ધાંતિક હોવાથી લોકોને કોષોની સંબંધિત ઘનતા વિશે ખુબજ સારો વિચાર છે જે તેમાં ફિટ થશે હવે તમે આ લો છો અને તમે તેના લીડને સીલ કરો છો અને તમે તેને સેન્ટ્રીફ્યુજ માં ફેરવો છો હવે જ્યારે તમે તેને સેન્ટ્રીફ્યુજ માં ફેરવો ત્યારે શું થશે અને કૃપા કરીને કોષો નો આ ટોચનો સ્તર હોવા માટે સાવચેત રહો આ વસ્તુ અપવાદરૂપે સાંકડી બેન્ડ હોવી જોઈએ એવા લોકો છે જે જાડા બેન્ડની ભલામણ કરે છે પરંતુ વર્ષોથી મને સમજાયું છે કે તે ખરેખર કામ કરતું નથી અને તમે તેને ફેરવો ત્યારે તે કોષની ઘનતા પર આધાર રાખીને શું થશે તે વિવિધ ઘનતા ભાગ માં સ્થાયી થશે તેથી બીજા શબ્દોમાં કહીએ તો જો મારી પાસે ઘનતા સ્તંભ હોય જેમ કે d 1 d 2 d 3 d 4 d 5 d 6 d 7 d 1 d 2 તેથી હું તે પેટર્ન ને અનુસરતો નથી હું ફક્ત તમારા માટે જ સમજાવું d 5 d 6 d 7 છું હવે વિવિધ ઘનતાના કોષો સ્થાયી થવા જઈ રહ્યા છે જ્યાં તેઓ તેમની મેળ ખાતી ઘનતા શોધે છે બીજા શબ્દોમાં કહીએ તો જો તમે ઘનતા ઢાળ સેન્ટ્રીફ્યુગેશન ની આ તકનીકમાં ખરેખર નિપુણતા ધરાવો છો તો કોષના કદ અથવા વોલ્યુમ ના આધારે અહીં શામેલ થશે અલબત્ત તમે કોષોને અલગ કરી શકો છો આ સૌથી સરળ અને સસ્તું પૈકીનું એક છે પરંતુ તેના માટે ઓપ્ટિમાઇઝેશન પ્રોટોકોલ ની પૂરતી જરૂર છે તમારે ખરેખર ઓપ્ટિમાઇઝેશન ની કઠોરતામાંથી પસાર થવું પડશે પરંતુ ઘનતા ઢાળ સેન્ટ્રીફ્યુગેશનનું મૂળભૂત છે હવે જો તમે ખરેખર તકનીકને સમજી ગયા હોવ તો આગળનો ભાગ તમે હવે તેની પાછળના મૂળભૂત ભૌતિકશાસ્ત્રને બરાબર સમજો છો હવે એક વ્યવહારુ બાજુ એ છે જેના વિશે મેં વાત કરી નથી હવે આપણે કોષોને ઘણી સારી રીતે અલગ કર્યા છે હવે એકવાર તમે કોષોને અલગ કરો પછી તમારે તેમને બહાર કાવા પડશે તેથી આપણે જે જોશું તે દરેક સ્તરે છે તેથી તમે અહીં બેન્ડ બનતા જોઈ શકો છો તે બેન્ડ ને કેવી રીતે બહાર કાઢવું તે સરળ નથી તેથી ઉદાહરણ તરીકે હું ત્રણ બેન્ડ ને જુદા જુદા ભાગ ઝોનમાં જોઉં છું હવે આપણે હેમિલ્ટન સોય જેવી જ કોઈ વસ્તુની જરૂર છે જે બાયોકેમિસ્ટ્રી પ્રયોગશાળા માં વપરાય છે તે ખરેખર હેમિલ્ટન નથી પરંતુ તે પ્રકારનું કંઈક છે તમારે જાણવું હોય તો તેને નજીક લાવો અને તમારે તે બેન્ડ ને એક અલગ ટેસ્ટ ટ્યુબ માં બહાર કાઢવું પડશે તે જ રીતે પછી તમારે આને અલગ ટેસ્ટ ટ્યુબ પર ખેંચીને અલગ ટેસ્ટ ટ્યુબ પર ખેંચવું પડશે એકવાર તમે આ કોષોને બહાર જુઓ છો ત્યારે તમારી પાસે બેન્ડ ના આ કોષો છે જુઓ આ બેન્ડ છે આ બેન્ડ છે આ બેન્ડ બે છે હવે જ્યારે તમે પહેલી વાર કરી રહ્યા છો ત્યારે તમને ખબર નથી કે કયા કોષો છે હવે તમારે શું કરવાનું છે તમારે આ કોષને બે પદ્ધતિઓ દ્વારા વર્ગીકૃત કરવાનું છે ઇમ્યુનો સાયટો કેમિકલ એક પદ્ધતિ છે અને તમારે તેમની આકારવિજ્ જોવા માટે તેમને વિકસિત કરવા પડશે કે તેઓ સમયાંતરે કેવી રીતે વૃદ્ધિ પામે છે તેના આધારે તમે તે બેન્ડને શોધી શકશો કે કયા પ્રકારના કોષ પ્રતિનિધિત્વ કરે છે તેથી આ કેટલીક તકનીકીઓ છે જે વર્ષોથી કરવામાં આવી છે જેમ કે ખૂબ જ પ્રથમ તકનીક હું હિપ્પોકેમ્પલ ચેતાકોષ પર આવીશ હું આ પેનોકોર્ડ ચેતાકોષ પર આવીશ જ્યાં તમારે ઓલિગોડેન્ડ્રોસાયટ અને અન્ય કેટલાક કોષ પ્રકારોને અલગ કરવા પડશે હું ત્યાં આવીશ તેથી હું અહીં શું પ્રકાશિત કરવા માંગતો હતો તેથી આ મૂળભૂત તકનીકીઓ છે અને નિર્ધારિત પ્રણાલી વિકસાવવાનું લક્ષ્ય હાંસલ કરો ડીફાઈન્ડ તકનીકીઓ ના માસ્ટર થતા પહેલાં પેહલા ભ્રૂણ ચેતાકોષો માટે તેથી આ ખાસ તકનીક આવી બીજી વસ્તુ હતી જેને નાયકોડેન્ઝ કહેવામાં આવે છે તે તમને હવે મળશે નહીં કારણ કે તેઓએ આ ઉત્પાદન બંધ કરી દીધું છે તે ઓપ્ટીપ્રિપ નાયકોડેન્ઝ ઓપ્ટીપ્રિપ સુક્રોઝ જેવું જ છે તમે સુક્રોઝ નો પણ ઉપયોગ કરી શકો છો પરંતુ સુક્રોઝ સમસ્યા એ છે જે હું તમને કહેવાનો પ્રયત્ન કરી રહ્યો હતો કારણ કે આમાંના મોટા ભાગના કોષો ચોક્કસ પ્રમાણમાં ઓસ્મોલરિટી ધરાવતા હતા અને સુક્રોઝ તમે જાણતા હતા કે આ પરમાણુને કારણે તે અમુક સમયે કોષને ફાડી નાખે છે કારણ કે તે ઓસ્મોટિક અસંતુલન બનાવે છે પરંતુ જો તમે ખરેખર હોશિયાર છો ખૂબ જ સાવચેત છો તો તમે તેને હાંસલ કરી શકો છો પરંતુ જ્યાં સુધી તમે શંકાથી આગળની તકનીકમાં નિપુણતા મેળવી ન લો ત્યાં સુધી હું ભલામણ કરીશ નહીં તેથી હું તમને વિનંતી કરીશ કે ઓપ્ટીપ્રિપ અથવા નાયકોડેન્ઝ જેવું કંઈક તમને મળે તો તે અજમાવો પરંતુ જો તમને યાદ હોય તો લગભગ 17 વર્ષ પહેલાં નાયકોડેન્ઝ નો ઉપયોગ બંધ કરવામાં આવ્યો હતો અને બધા તે જૂથો જે નાયકોડેન્ઝ નું ઉત્પાદન કરતા હતા પરંતુ આ વિવિધ સબસ્ટ્રેટ છે જેને તમે ઘનતા ઢાળ સેન્ટ્રીફ્યુગેશન પ્રાપ્ત કરવા માટે કોલ કરી શકો છો તમે આ કરી શકો તે બીજી રીત છે જે મારા આગામી વ્યાખ્યાન માં બની રહી છે કે તમે કોષોને કેવી રીતે અલગ કરી શકો છો તેથી ઓપ્ટિપ્રેપ વિભાજનની દ્રષ્ટિએ હવે શું પ્રાપ્ત થયું છે તેથી આ કેટલાક સાહિત્ય છે જે હું તમને આપીશ તમે પુખ્ત હિપ્પોકેમ્પલ ચેતાકોષોને અલગ કરી શકો છો હવે તમને યાદ હશે કે આપણે ગયા અઠવાડિયે પૂરું કર્યું હતું અને મેં તમને કહ્યું હતું કે હું તે પુખ્ત હિપ્પોકેમ્પલ ચેતાકોષો પર પાછો આવીશ અને આ તે છે જ્યાં આપણે આવીશું ગ્રેગરીનો બ્રેવરના કામ નો ઉલ્લેખ કરતા બ્રેવર નું આ કામ પુખ્ત વય ના કરોડરજ્જુના ચેતાકોષ માટે પ્રાપ્ત થયું છે ત્યાં હું જેમ્સ જે હિકમેનના કામ નો ઉલ્લેખ કરીશ તેમના જૂથે આ તકનીકોમાં અગ્રીમતા હાંસલ કરી છે અગાઉ 1982 અથવા 83 ની શરૂઆતમાં ખૂબ સરસ સંશોધન પત્ર હતા આપણે પુખ્ત વયના લોકો વિશે વાત કરીએ છીએ તેઓ એવા લોકો છે જે એમ્બ્રોયનિક મોટર ન્યુરોન્સ ને અલગ પાડે છે મેં હજુ તે વિશે વાત કરી નથી કે હું તેના વિશે આગામી વ્યાખ્યાન માં બહુ જલ્દી વાત કરીશ એમ્બ્રોયનિક મોટર ન્યુરોન્સ નું વિભાજન હું કરી શકુ જો મને આ સંશોધન પત્ર ની નકલ મળે તો કારણ કે આ એક ખૂબ જ જૂનું સંશોધન પત્ર છે જ્યાં આ તમામ ઘનતા ઢાળ સેન્ટ્રીફ્યુગેશન નો ઉપયોગ કરવામાં આવ્યો છે તેથી આ 19 છે હું 80 ના દાયકા નું કહું છુ આ 2000 ની શરૂઆતની વાત છે અને આ 2003 ની આસપાસ છે તેથી આ તે છે જે રીતે ચેતાકોષ વિભાજન આગળ વધ્યું તેથી હું અહીં પૂરું કરીશ હવે પછીના વ્યાખ્યાન માં આપણે કોષ અલગ કરવાની બીજી તકનીકો વિશે વાત કરીશું આપ સૌનો આભાર